હેલો દરેક એન્જિનિયરિંગ ડ્રોઇંગ અને કમ્પ્યુટર ગ્રાફિક્સ પરના અમારા એનપીટીઈએલ ઓનલાઇન સર્ટિફિકેશન કોર્સમાં આપનું સ્વાગત છે પહેલાનાં ક્લાસોમાં આપણે સોલિડવર્ક સોફ્ટવેર વિશે શીખ્યા આજના ક્લાસમાં આપણે સોલિડવર્કનો ઉપયોગ કેવી રીતે કરવો તેના કેટલાક ઉદાહરણોનો અભ્યાસ કરીશું અહીં અથવા એપ્લિકેશનોમાંથી આ સોલિડવર્ક ચિહ્ન પર બે વાર ક્લિક કર્યા પછી અમારી પાસે આ ટર્મિનલ હશે તેથી આના પર અમે કોઈપણ ઓબ્જેક્ટને દોરવાની સ્થિતિમાં હોઈશું અને તે તમે પર નિર્ભર છે કે તમે કયા વર્ઝનનો ઉપયોગ કરવા માંગો છો અમારી પાસે સોલિડવર્ક 2015 નું વર્ઝન છે અને અમે તેનો ઉપયોગ કરી રહ્યા છીએ તેથી જ્યારે તમે નવા વર્ઝન માટે જશો ત્યારે સોફ્ટવેર માટે નવા અપડેટ્સ હશે હજી પણ જૂની આવૃત્તિઓ સરળ એન્જિનિયરિંગ ડ્રોઇંગ સમસ્યાઓનો અભ્યાસ કરવા માટે કાર્ય કરે છે આપણે જે કરવાનું છે તે સોલિડવર્ક તરીકેનું પ્રથમ પગલું એ માઉસનો ઉપયોગ કરીને આ ઓબ્જેક્ટ નામ ન્યુ દ્વારા જવાનો પ્રયાસ કરવો છે અહીં આપણે આ નવું નિયંત્રણ જોઈ શકીએ છીએ ત્યાં નવું ક્લિક કરો તેથી પ્રથમ ઉદાહરણ કે આપણે પ્રેક્ટિસ કરી રહ્યા છીએ તે 2 ડી સ્કેચ અથવા ભાગ ડ્રોઇંગ છે જેની સાથે આપણે જવા માંગીએ છીએ તેથી પહેલાના ક્લાસમાં આપણે સોલિડકર્ક્સ 3 પ્રકારનાં ઓબ્જેક્ટ ઓળખવા વિશે શીખ્યા છે એક ભાગ ડ્રોઇંગ છે બીજો એક એસેમ્બલી ડ્રોઇંગ છે બીજો એક ડ્રોઇંગ છે તેથી પ્રથમ 2 ડી સ્કેચ સરળ 3 ડી objectsઓબ્જેક્ટ હોઈ શકે છે જે અનન્ય છે જો અમને બાંધવામાં રસ હોય તો આપણે ભાગ ડ્રોઇંગને ક્લિક કરવું પડશે ભાગ ક્લિક કરો પછી ઓકે ક્લિક કરો પછી તે એક ખાલી સ્ક્રીન ખોલે છે ફરીથી આપણે આ ઓબ્જેક્ટ ન્યૂ પર જઈએ પછી તે ભાગ ડ્રોઇંગ જેવું કંઈક ખોલે છે પછી ઠીક ક્લિક કરો તે ખાલી જગ્યા ખોલે છે આ ખાલી જગ્યામાં અમારી પાસે એક સુવિધા સંચાલક છે જ્યાં આગળનું પ્લેન ટોપનું પ્લેન અને રાઈટ પ્લેન સ્થિત છે એ જ રીતે આપણી પાસે સ્કેચ ટૂલબાર જેવું કંઈક છે સ્કેચ લાઇન અને વિવિધ પ્રકારની વસ્તુ અહીં એક અન્ય ઓબ્જેક્ટ છે ઝૂમ દૃશ્યો અને અન્ય વસ્તુઓ સ્થિત છે અને નીચે આપણી પાસે યુનિટ છે જેનું નામ MMGS છે અને આ MMGS આપણા યુનિટ નું રીપ્રેઝન્ટેશન કરે છે તો ચાલો હવે આપણે એક સરળ ઉદાહરણથી શરૂઆત કરીએ આ ભાગ ડ્રોઇંગ ખોલ્યા પછી જો આપણે કંઈપણ દોરવા માંગતા હોવ તો જો તે જાતે જ દોરેલા 2D શીટ હોય તો આપણી પાસે સામાન્ય રીતે એક શીટ હોય છે કે આપણે કાંઈ દોરીશું પરંતુ સોલિડવર્ક માટે તમારે સ્પષ્ટ કરવું પડશે કે તમે કયા પ્લેનને દોરવા માંગો છો અને કોઈપણ ડ્રોઇંગ શરૂ કરવા માટે રીક્મન્ડેડ પ્લેન આગળનું પ્લેન લેવામાં આવે છે તેથી તેના માટે અમારે તમારે શું કરવું છે તમારું માઉસ ફ્રન્ટ પ્લેન પર મુવ કરો પછી તે પ્લેનના આઇસોમેટ્રિક વયુ ની જેમ કંઈક શોધી છે તમારે ફક્ત તમારું માઉસ ખસેડવા માટે કંઈપણ ક્લિક ન કરવું જોઈએ તેવી જ રીતે જો તમે તમારા માઉસને ટોપ પ્લેન પર ખસેડતા હોવ તો તે તે સપાટીનો સપાટ ભાગ બતાવે છે તેથી જો તમે ક્યુબઇડ જેવું કંઇક એવું માની રહ્યા છો કે એક મિડલ પ્લેન એ આગળનું પ્લેન છે તો કટ વિભાગીય પ્રકારની વસ્તુ પ્લેનને રોકે છે અને ત્યાં એક યોગ્ય પ્લેન પણ છે જે આપણે તે ક્યુબઇડનું યોગ્ય પ્લેન જોઈ શકીએ છીએ આ રીતે આપણે આઇસોમેટ્રિક ડ્રોઇંગ્સ માટે જોયા છે જો આપણે આ તરફ ધ્યાન આપી રહ્યા છીએ તો આગળનું પ્લેન મુખ્ય એક્સિસ માંથી એકનું રીપ્રેઝન્ટેશન કરે છે ટોપનું પ્લેન તમને અન્ય મુખ્ય એજએજ આપે છે અને યોગ્ય પ્લેન તમને બીજી એક્સિસ આપે છે તેથી આપણે જે કરવાનું છે તે પ્રથમ વસ્તુ એ છે કે આગળનું પ્લેન પસંદ કરવું પસંદ કરવાનો અર્થ ફક્ત તમારા માઉસને મુવ કરો પછી તે બટનને રાઈટ ક્લિક કરો તેથી માઉસની રાઈટ સાઈડ રાઈટ માટે લેફ્ટ સાઈડ 2 બટનો છે અને રાઈટ સાઈડ બટન પસંદ કરો એકવાર તમે એક જ ક્લિક પર ક્લિક કરો તે સંવાદ બોક્સ ખોલે છે જે દર્શાવે છે કે તમે તે પ્લેન નોર્મલ દોરવા માંગો છો તેથી આ તે સિમ્બોલ છે જે આપણી પાસે ચોરસ જેવું કંઈક છે જેનો સામાન્ય વેક્ટર તે દિશામાં પોઇન્ટ કરે છે જો તમે ક્લિક કરો કે તે આગળના પ્લેનમાં ગોઠવાશે તેથી પ્રથમ પગલું એ તમારા માઉસને ફ્રન્ટ પ્લેન પર ખસેડવાનું છે પછી રાઈટ ક્લિક કરો અને પછી આ નોર્મલ વસ્તુને ક્લિક કરો અમારી પાસે તેનું ફ્રન્ટ પ્લેન હશે એ જ રીતે જો આપણે તેને ટોપનાં પ્લેન પર દોરવા જઈએ છીએ તો આપણે શું કરવાનું છે તે એક ક્લિક આપવાનું છે જે તે ટોપ પ્લેન પર રાઈટ ક્લિક કરવાનું છે પછી લેફ્ટ સાઈડ ક્લિક કરો જે તમને ટોપનું પ્લેન આપે છે પ્રારંભ કરવા માટેનું પ્લેન આપણું આગળનું પ્લેન છે ક્લિક કરો લેફ્ટ ક્લિક કરો પછી ફરીથી એક વધુ લેફ્ટ ક્લિક મને આગળનું પ્લેન આપે છે તેથી અમે જે 2 D રેખાંકનો કરીએ છીએ તે અમે કરવા જઈ રહ્યા છીએ તે અમે આ આગળના પ્લેનમાં કરીશું તો ચાલો આપણે તે કરીએ લાઇન સર્કલ કર્વ અને બીજા ઘણા બધા વિકલ્પો છે તેથી પ્રથમ આપણે જે કરવાનું છે તે છે તમારું માઉસ લેફ્ટ ક્લિક કરો પછી ત્યાં એક લાઇન છે તે લાઇન પસંદ કરો પછી એક પોઇન્ટથી બીજા પોઇન્ટ તરફ એક લાઈનદોરો પછી એન્ટર દબાવો અને પછી એસ્કેપ દબાવો તે એક લાઈન દોરે છે હવે આ લાઇન આપણે અમુક યુનિટ નો ઉલ્લેખ કરવા માંગીએ છીએ તે હેતુ માટે આપણે જે કરીએ છીએ તે લાઇનની બાજુમાં જ છે ત્યાં એક બટન સ્માર્ટ ડાયમેન્શન છે સ્માર્ટ ડાઇમેંશનનો ઉપયોગ કરીને અમે તે લાઇનની લંબાઈને અડજસ્ત કરી શકીએ છીએ તેથી તે સ્માર્ટ ડાયમેન્શન ક્લિક કરો કે જે ક્લિક કરો ફક્ત તમારા માઉસને કોઈપણ ક્લિક વિના મુવ કરો અને તે પછી ક્લિક કરો જો તમે તે ડાઇમેંશનથી ખુશ છો તો તે બરાબર છે જો તમે તે ડાયમેન્શનથી ખુશ ન હોવ તો ફક્ત 50 મૂકો હવે તમે જે યુનિટ હંમેશા પસંદ કરી શકો છો તેથી જો તમે તે નીચે 50 ની નીચે આવી રહ્યા છો તો તે એકમમાં કંઈક એકમ જેવું છે જે અમે મી એકવાર તે થઈ ગયા પછી ટિક માર્ક પર ક્લિક કરો પછી તે તમને 50 મીમીનું ડાયમેન્શન બતાવે છે ફરીથી પ્રથમ પગલું એ આગળના પ્લેનને સામાન્ય રીતે ખોલ્યા પછીનું છે અમે તમારી અનુકૂળતા પર એક પોઇન્ટથી અન્ય પોઇન્ટ તરફ દોરેલી એક લાઈન પસંદ કરીએ છીએ ગમે તે પોઇન્ટઓ કારણ કે તે પ્રેક્ટિસ ફેશન છે પછી એન્ટર દબાવો પછી એસ્કેપ દબાવો તે લાઈન દોરે છે જો તમે માઉસને ખસેડી રહ્યા હોવ તો તમને કોઈ વધુ માહિતી દેખાશે નહીં હવે આ લાઇન આપણે અડજસ્ત કરવા માંગીએ છીએ તે હેતુ માટે આપણે કરીએ છીએ સ્માર્ટ ડાયમેન્શન ક્લિક કરો આ લાઇનને ક્લિક કરો તે ડાયમેન્શન સાથે આપણે ફક્ત માઉસને ખસેડી શકીએ છીએ પછી ફરીથી ડાબી ક્લિક આપી શકીએ છીએ હવે અમને 75 યુનિટ મીમીમાં જે ડાઇમેંશનરસ છે તે પછી ઓકે પર ક્લિક કરો તે 75 મીમીની સાથે એક લાઈનદોરે છે મારા સૂચન એ ડ્રોઈંગ માટે સમાન સમયનો સમાન સમય છે અર્થમાં સમાન ડાઇમેંશનના સમાન યુનિટ જો તમે મી થી પ્રારંભ કરો છો તો તે બધા સ્કેચમાં મી સાથે જાઓ છો જે તમે ફક્ત એમએમ નો ઉપયોગ કરવા જઇ રહ્યા છો શા માટે હું આ સૂચવી રહ્યો છું કારણ કે આપણે ભાગ ડ્રોઇંગ સ્તર પર છીએ તેથી આપણે કોઈ ઓબ્જેક્ટ બનાવીએ છીએ અને તેથી યુનિટ આ માટે મીમી હોઈ શકે છે આગળનો ભાગ જ્યારે આપણે સેન્ટીમીટરમાં બાંધતા હોઈએ છીએ જો આપણે આ ઓબ્જેક્ટને પૂરતી સાવચેત ન રહીએ તો આપણે બનાવવાની સ્થિતિમાં નહીં હોઈએ અને ત્યાં સમસ્યા ઉભી થાય તેથી બધા સમય એમએમ જેવા યુનિટ ની એક ઉહ એક સિસ્ટમ સાથે જાઓ હવે હું એકથી બીજી તરફ વળેલું રાખવા માંગું છું અને હું ચોક્કસ એન્ગ્લથી વધુ એક લાઇન દોરવા માંગું છું તો મારે શું કરવાનું છે કે મારે ફરીથી લાઈન પસંદ કરવાની જરૂર નથી કારણ કે મેં કોઈ એન્ટર અથવા એસ્કેપ બટન દબાવ્યું નથી તેથી હું ફક્ત મારી લાઇનને મુક્તપણે ખસેડી શકું છું અને તે એન્ટરને ક્લિક કરી શકું છું હવે હું ફક્ત એન્ટર અને એસ્કેપ મૂકી શકું છું તેથી હું તે ડ્રો મોડમાંથી બહાર આવીશ હવે હું મારા સ્માર્ટ ડાયમેન્શનનો ઉપયોગ કરી શકું છું આ એક જો તમે પૂરતા સાવચેત રહો તો તમે ફક્ત આ માઉસને સામાન્ય રીતે ખેંચી શકો છો જે લંબાઈને અડજસ્ત કરે છે અથવા આપણે તે લાઈન વર્ટિકલ હાઈટ પણ ગ્રાઉન્ડ લેવલના સંદર્ભમાં આપી શકીએ છીએ તેના માટે તમે ફક્ત તમારા માઉસને ફેરવવા મુવ કરો પછી તે તમે જોશો તે જ રીતે બહાર આવ્યું છે એક લાઈન એ તે દિશામાં સામાન્ય રીતે બતાવવાની છે કે તમારે માઉસનો ઉપયોગ કરવામાં સાવચેત રહેવું જોઈએ બીજી રીતે જો તમે સહેજ તેને વળી રહ્યા છો તો પછી તે તે વર્ટિકલ હાઈટ બતાવે છે એ જ રીતે આપણે આ દિશામાં પણ વાપરી શકીએ છીએ તેથી આપણે જે પણ ડાઇમેંશનસ્પષ્ટ કરવા માંગીએ છીએ કે આપણે તે કરી શકીએ ઉદાહરણ તરીકે હું ઉંચાઇ 50 મિલીમીટર રાખવા માંગુ છું તેના માટે હું શું કરું છું 50 યુનિટ અથવા મિલીમીટર અને બરાબર ક્લિક કરો તેથી હવે તમે જુઓ છો કે લાઈન ટૂંકી થઈ છે કારણ કે જમીનના સ્તરના સંદર્ભમાં ઉભી હાઈટ 50 મિલીમીટર છે હવે તમે કોઈ અન્ય ઓબ્જેક્ટ દોરવા માંગો છો ઉદાહરણ તરીકે કંટીન્યુ લાઇનને બદલે સેન્ટરરેખાની જેમ આપણે સેન્ટરલાઇન દોરવા માંગીએ છીએ તે માટે આપણે આ ક્લિક કરવાનું છે ત્યાં એક ડ્રેગ ડાઉન પ્રકારનું બટન છે જે ત્રિકોણકાર એક ક્લિક પર છે ત્યાં જાઓ સેન્ટરલાઇન જેવું કંઈક છે તે પસંદ કરો કે સેન્ટરલાઇન એક પોઇન્ટથી બીજા પોઇન્ટ તરફ દોરે છે પછી દાખલ કરો પછી એસ્કેપ દબાવો તેથી તમે સેન્ટરલાઈનદોરવાની સ્થિતિમાં હશો પહેલાનાં ક્લાસોમાં અમે જોયું છે કે જ્યારે તમારી પાસે એક્સિસ એક્સીમેટ્રિક પ્રકારના પદાર્થો હોય છે ત્યારે અમે આ સેન્ટર લાઇન નો ઉપયોગ કરીએ છીએ તેથી તે સેન્ટર લાઇન હંમેશા નાના ડેશ દ્વારા અનુસરતા મોટા ડેશ જેવા પ્રમાણભૂત ફોર્મેટ ધરાવે છે હવે હું આ સેન્ટરલાઈનઅંતર અથવા કદાચ લંબાઈને અડજસ્ત કરવા માંગુ છું પછી સ્માર્ટ ડાઇમેંશનહું તેનો ઉપયોગ કરી શકું છું ત્યાં જાઓ ક્લિક કરો તેને મિલિમીટર જેવા યુનિટ ગમે તે 112 સાથે ગોઠવો પછી ઓકે ક્લિક કરો તે આપમેળે તે સેન્ટર ની લંબાઈને અડજસ્ત કરે છે જો તમે જ્યાં સુધી તમે સ્કેચ મોડમાં હોવ તો અહીં તમે જોઈ શકો છો કે પેંસિલ પ્રકારની વસ્તુ અને રિઈટ 10 પ્રકારની વસ્તુવાળા ચિહ્ન જેવું કંઈક છે તે સૂચવે છે કે તમે સ્કેચ મોડમાં છો તેનો અર્થ એ કે તમે તે પ્લેનમાં છો તમે કોઈ વસ્તુ પસંદ કરો છો તમે દોરવાની સ્થિતિમાં હશો તમે સ્કેચ મોડથી બહાર આવવા માંગો છો કારણ કે તમે વસ્તુઓ કાઢી નાખવા માંગો છો તમે જે ચીજો સીધા ન કરી શકો તેને કાઢી નાખવા માંગો છો તે સ્કેચ મોડ પર કરો હું સીધા જ લાઇનો કાઢી શકતો નથી અને આથી વધુ તે માટે સૌ પ્રથમ કાં તો એસ્કેપ દબાવો અથવા ત્યાં જાઓ તે ઓબ્જેક્ટ પર ક્લિક કરો પછી હું તે સ્કેચ મોડમાંથી બહાર આવ્યો હવે મારે કંઈપણ જો ફરીથી દોરવા હોય તો મારે આગળનું પ્લેન પસંદ કરવું પડશે અને તેથી મારે કરવાનું છે હવે હું આ લાઇનને કાઢી નાખવા માંગુ છું મારે શું કરવાનું છે તે ક્લિક કરો તે કરો શું તે કહે છે કે નીચેની વસ્તુ કાઢી નાખો હા જો તે કિસ્સો હોય તો તમે તેને કાઢી નાખો તેથી જ્યારે પણ તમે સ્કેચ મોડમાંથી બહાર આવો છો જો તમે સામાન્ય રીતે કાઢી નાખતા હોવ જો તમે ડ્રોઇંગ સાચવતા નથી તો તે બધું કાઢી નાખે છે તો ચાલો ફરી એક વાર કરીએ આમાં જો હું ઇચ્છું છું કારણ કે મેં બધું કાઢી નાખ્યું છે હવે જો હું તેનું નિર્માણ કરવા ઈચ્છું છું તો ફ્રન્ટ પ્લેન પર જાઓ તમારા માઉસને મુવ કરો પછી રાઈટ ક્લિક કરો પછી તે નોર્મલ ટુ પ્લેન બતાવે છે તે સામાન્ય પર પ્લેનને ક્લિક કરો તેથી સામાન્ય પ્લેન ખુલે છે હવે હું એક લાઈન દોરવા માંગુ છું સેન્ટરલાઇન એક સ્થાનથી બીજા સ્થાને દોરો પછી એન્ટર એસ્કેપ દબાવો હવે એ જ રીતે હું લાઈન જેવું કંઈક દોરવા માંગું છું તેથી તે આપમેળે શોધે છે કે લંબરૂપ પ્રકારની સિસ્ટમ ક્યાં છે હું તેને દબાવું છું પછી દાખલ કરો એસ્કેપ દબાવો અમે હજી પણ એસ્કેપ મોડમાં છીએ હું ફક્ત આ લાઇનને કાઢી નાખવા માંગુ છું પછી હું તમારા કીબોર્ડ પર તે દબાવો કાઢી નાંખો બટનને ક્લિક કરું છું તેથી જ્યારે પણ તમે કોઈ ચોક્કસ ઓબ્જેક્ટને કાઢી નાખવા માંગતા હો ત્યારે તમારે સ્કેચ મોડ પર હોવું જોઈએ જો તમે સ્કેચ મોડમાંથી બહાર આવે છે તો તેમાંથી એકને પસંદ કરો સામાન્ય રીતે જો તમે કોઈ અન્ય બાબતોનો ઉલ્લેખ કરતા નથી તો તે આખી ઓબ્જેક્ટને કાઢી નાખશે તેથી કાઢી નાખેલી ઓબ્જેક્ટનો ઉપયોગ કરવાની બાબતમાં તમારે ખૂબ કાળજી લેવી પડશે હવે હું આ પ્લેન પર એક લંબચોરસ દોરવા માંગું છું તેથી પ્રથમ હું શું કરીશ હું આ આગળના પ્લેનમાં સામાન્ય કાઢી નાખીશ હું જઇશ હું હંમેશાં સ્ક્રોલ બટનનો ઉપયોગ કરી શકું છું હમણાં હું આ 2 માઉસ ક્લિક્સ વચ્ચે ઉપયોગ કરી રહ્યો છું ત્યાં સ્ક્રોલ બટન જેવું કંઈક છે જો આપણે તેને સ્ક્રોલ કરી રહ્યા છીએ તો તે તે પ્લેન પર ઝૂમ કરે છે અથવા તે પ્લેનની બહાર ઝૂમ કરે છે તેથી હવે આપણે ઝૂમ કરી રહ્યા છીએ તે ઝૂમ થઈ રહ્યું છે હું આને અડજસ્ત કરવા માંગું છું હું હંમેશા આ ઝૂમ ટુ એરિયાનો ઉપયોગ કરી શકું છું ઝૂમ ટુ એરિયા જેવા બટનો છે તે પ્લેનમાંથી ઝૂમ પણ કરો હવે તે આગળના પ્લેન પર હું એન્ગ્લનો લંબચોરસ દોરવા માંગું છું એક સ્થાનથી મારે શું કરવાનું છે કોર્નર લંબચોરસ એટલે મારે એક એન્ગ્લને બીજા એન્ગ્લમાં સ્પેસિફાઈ કરવો પડશે તેથી હું શું કરીશ તે એન્ગ્લના લંબચોરસને ક્લિક કરીશ પછી ક્લિક અર્થ એટલે ક્લિક કરો તેને હોલ્ડ કરી રાખો ચાલો ફરીથી તે કરીએ જો હું આ સ્કેચ મોડમાં બધું કાઢી નાખવા માંગું છું તો હું શું કરી શકું છું તમારા ડાબા ક્લિક બટનનો ઉપયોગ કરો તેને હોલ્ડ કરી રાખો હોલ્ડ કરી રાખો તેનો અર્થ એ છે કે તેને મુક્ત કર્યા વિના સતત દબાવો પછી ઓબ્જેક્ટ પસંદ કરો પછી તે બધું પસંદ કરે છે પછી તમે કાઢી શકો છો તેથી હવે હું તે પ્લેન માટે સામાન્ય માટે એન્ગ્લના લંબચોરસ દોરવા માંગું છું કોર્નર લંબચોરસ ક્લિક કરો મેં કોઈપણ માઉસને સ્પર્શ કર્યો ન હતો કારણ કે મેં પહેલેથી જ તે એન્ગ્લને ક્લિક કરી દીધું છે કે હવે આપણે જે કરવા જઈશું તે છે એક એન્ગ્લ પોઇન્ટ પસંદ કરો પીક એટલે ક્લિક તેને કરી રાખો તે માઉસને હોલ્ડ કરી રાખો પછી તે બટનને દબાવવાથી તમારું માઉસ મુવ કરો અને તેને હોલ્ડ કરી રાખો અને હવે તેને એક સ્થાન પર મુવ કરો એકવાર તે થઈ ગયા પછી તમારી પાસે પ્લેનમાં તે લંબચોરસ હશે હવે હું તે લંબચોરસના તેથી અને તેથી સ્પષ્ટ ડાઇમેંશનરાખવા માંગુ છું તેના માટે ફરીથી હું સ્માર્ટ ડાયમેન્શનનો ઉપયોગ કરી શકું છું તેમાંથી એકને ક્લિક કરો હવે તે 49 22 છે હું જે મેળવવા માંગુ છું તે 50 મિલીમીટર છે તેથી 50 મિલિમીટર જાઓ પછી ઓકે ક્લિક કરો પછી એસ્કેપ દબાવો તેનો અર્થ એ કે 50 મિલિમીટર તે બાજુએથી ફીક્સ છે બીજી બાજુ હું ડાઇમેંશનને ફરીથી અડજ્સ્ટ કરવા માંગું છું કે હું જેનો ઉપયોગ કરી શકું તે છે ક્લિક કરો કે તેને કેટલાક 25 મિલીમીટરમાં મુવ કરો તેથી મિલિમીટર અને ઓકે ક્લિક કરો પછી એસ્કેપ દબાવો જો તમે ડન થઈ ગયા તો તે યોગ્ય ડાઇમેંશનસાથે સમગ્ર લંબચોરસ બનાવે છે હવે આપણે જઈશું અને બીજી પ્રકારની લંબચોરસ બનાવીશું જ્યારે પણ આપણે વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરવા માંગીએ છીએ આ લંબચોરસ જેને આપણે શું કહીએ છીએ સેન્ટરલંબચોરસ એનો અર્થ એ કે હું એક પોઇન્ટ પસંદ કરવાની સ્થિતિમાં હોઈશ જ્યાંથી મારે સંપૂર્ણ પેજ પર લંબચોરસ શરૂ કરવું પડશે આ સામાન્ય દિશામાં આગળના પ્લેનમાં આપણાં 2D પેજ જેવું છે એકવાર હું તે આગળના પ્લેનને ક્લિક કરીશું જે આપણે બાંધવાના છીએ કોઈપણ 2D ડ્રોઇંગ જે આપણે ફક્ત તે જ પ્લેન પર કન્સટ્રક્ નિર્માણ કરવા જઈ રહ્યા છીએ અને રીક્મન્ડેડ પ્લેન જેનો આપણે ઉપયોગ કરીશું તે છે આગળનું પ્લેન હવે ત્યાં એક પોઇન્ટ છે જ્યાંથી લંબચોરસનું સેન્ટરત્યાં હોવાનું માનવામાં આવે છે તે પ્રકારનો લંબચોરસ જેને આપણે સેન્ટરલંબચોરસ કહીએ છીએ ઉદાહરણ તરીકે આ તે છે જે મેં પસંદ કર્યું છે હવે તે માટે મારે શું કરવાનું છે એક પોઇન્ટ લો તે પોઇન્ટમાંથી એક પર લેફ્ટ ક્લિક આપો પછી હું મુવ કરોમુવ કરો હું તેને હોલ્ડ કરીને દબાવી રહ્યો નથી હું ફક્ત ક્લિક કરું છું તેથી તે તે એન્ગ્લ પોઇન્ટ પસંદ કર્યું છે હવે હું માત્ર માઉસને સરસ રીતે ખસેડું છું જુદા જુદા સ્થળોએ હાઈલાઈટ કરું છું તેના આધારે હું એક લંબચોરસ બનાવવાની સ્થિતિમાં હોઈશ હવે ફરીથી ક્લિક કરો હવે મારા હાથ પણ ખાલી લંબચોરસ બાંધવામાં આવ્યા છે હવે હું આને 10 યુનિટ 10 મિલીમીટર હોવા જોઈએ તેવું સ્પષ્ટ કરવા માટે સ્માર્ટ ડાયમેન્શન માંગુ છું ઓકે ક્લિક કરો હવે અન્ય ડાઇમેંશનહું વાપરવા માંગુ છું તેના માટે ફરીથી હું સ્માર્ટ ડાયમેન્શન ક્લિક કરી શકું છું અથવા પહેલાથી જ હું સ્માર્ટ ડાયમેન્શન પર છું તે જ કારણ છે અહીં સ્માર્ટ ડાયમેન્શન હાઈલાઈટ થાય છે તેથી ફરીથી સ્માર્ટ ડાયમેન્શનને ક્લિક કરો અને તેનો ઉપયોગ 40 યુનિટ જેવા કે મિલીમીટર જેવા ઓકે પછી એસ્કેપ અને એસ્કેપ દબાવો તેથી આપણે તે સેન્ટરલંબચોરસ સાથે પણ કરી લીધા છે હવે આપણે અમુક અન્ય પ્રકારની લંબચોરસ વાપરી શકીએ છીએ અહીં બીજો વિકલ્પ છે જેમ કે 3 પોઇન્ટ કોર્નર લંબચોરસ અમારી પાસે 3 જુદા જુદા પોઇન્ટ છે હું કોર્નર લંબચોરસ બાંધવા માંગુ છું તો મારે શું કરવાનું છે તે પસંદ કરો પછી કોઈપણ બટનને પકડ્યા વિના તમારું માઉસ મુવ કરો પ્રથમ પોઇન્ટ પસંદ કરો બીજો પોઇન્ટ ત્રીજો પોઇન્ટ હોઈ શકે છે એકવાર તે એસ્કેપ થઈ જાય પછી બે વાર એસ્કેપ દબાવો ઓબ્જેક્ટને ઠીક કરે છે હવે સ્માર્ટ ડાયમેન્શનનો ઉપયોગ કરો કદાચ તેને 15 યુનિટ માં બદલો અને કદાચ આ એક 24 યુનિટ છે પછી એસ્કેપ દબાવો આ રીતે આપણે 3 પોઇન્ટનો ઉપયોગ કરીને આ એન્ગ્લના લંબચોરસ બનાવવાનું છે હવે કદાચ આપણે એક ચોરસ બનાવવું છે તે કેવી રીતે કરવું સમાન લંબચોરસ આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ અમે બંને બાજુએ અડજસ્ત કરવા માટે સ્માર્ટ ડાઇમેંશનનો ઉપયોગ કરીએ છીએ અમે આમાંના કોઈપણ લંબચોરસની જેમ કંઈક એક પોઇન્ટથી બીજા પોઇન્ટ સુધી વાપરીએ છીએ પહેલા હું તેને એક લંબચોરસની જેમ દોરીશ પછી હું સ્માર્ટ ડાયમેન્શનનો ઉપયોગ કરીશ આને 10 યુનિટ તરીકે ક્લિક કરો અને આ એક પણ 10 યુનિટ પછી એસ્કેપ એસ્કેપ એસ્કેપ દબાવો તેથી સમાન કમાન્ડ લંબચોરસ જે કોઈ પણ ચોરસ બનાવી શકે છે તમે કોઈપણ ચોરસ કોઈપણ અન્ય લંબચોરસ લાઇનમાં તે ઓબ્જેક્ટની અંદર બાંધવા માંગો છો તે ખૂબ સીધી આગળ છે તમે લાઇન પર ક્લિક કરો ત્યાંથી તે લાઈનલીટીના મધ્યભાગ સુધીના એક પોઇન્ટને પસંદ કરો તમે કનેક્ટ થવાનું પસંદ કરો છો પછી એન્ટર દબાવો અમે તે લાઇન સાથે પૂર્ણ કર્યું છે હવે પેરેલલોગ્રામ આપણે બાંધવા માંગીએ છીએ કારણ કે લંબચોરસ હંમેશાં તે ધારને 90 ડિગ્રી બનાવે છે ચોરસ પણ 90 ડિગ્રી પેરેલલોગ્રામ જો મારે જે કરવાનું છે તે બાંધવા માંગતા હોય તો તે પેરેલલોગ્રામ ક્લિક કરો હવે જો તમે માઉસને પણ જોઈ રહ્યા હોવ તો તે કર્સર લેવલ છે જે તે પેરેલલોગ્રામ જેવું કંઈક બતાવે છે જો તમે આ લેફ્ટ સાઈડ કેરફુલીકાળજીપૂર્વક જોઈ રહ્યા છો તો ત્યાં વિકલ્પો છે તેથી તમારી સોલિડવર્ક વિવિધ વિકલ્પો બતાવે છે કે શું તમે આ એન્ગ્લને કોઈ વસ્તુની કોર્નર માંગો છો અથવા કદાચ સેન્ટરએન્ગ્લ પ્રકારની વસ્તુઓ અથવા પોઇન્ટ પ્રકારની વસ્તુઓછે અને ઘણું બધું છે અને આપણે પહેરેલોગ્રામને આ રીતે પણ ઉપયોગ કરી શકીએ છીએ જે રીતે રેક્ટેંગલ ને કોર્નર થી આપણે જે રીતે બનાવ્યું હતું તે રીતે કોર્નર કોર્નર પ્રોગ્રામ આપણે બનાવી શકીએ છીએ અહીં ડિફ્રોલ્ટ વિકલ્પ હાઈલાઈટ થાય છે કારણ કે તમારે પ્રથમ પોઇન્ટ બીજો પોઇન્ટ કેટલાક એન્ગ્લ પસંદ કરવો પડશે જો આપણે તેને બાંધવા માટે કરી રહ્યા છીએ ચાલો આપણે તે કરીએ પ્રથમ પોઇન્ટ બીજો પોઇન્ટ તમે ત્રીજો પોઇન્ટ જોશો જો હું તેને ખસેડી રહ્યો છું તો તે અડજસ્ટ કરે છે તે ઈનક્લાઈન એન્ગ્લ છે અને થઈ ગયું છે હવે મારા ડાઇમેંશનના આધારે સ્માર્ટ ડાયમેન્શન હું શું કરી શકું છું તે હું તેનો ઉપયોગ કરી શકું છું જે કદાચ તે સ્પષ્ટ કરે છે હવે હું માત્ર લંબાઈની દ્રષ્ટિએ નથી ઇચ્છતો પરંતુ એન્ગ્યુલર ડાઇમેંશનજેવું કંઇક છે આ હેતુ માટે પણ આપણે સ્માર્ટ ડાયમેન્શનનો ઉપયોગ કરી શકીએ છીએ કંઈક હોરીજનટલ જેવું છે બરાબર ઓર્ડિનેટ ડાયમેન્શન ચાલો આપણે તે પસંદ કરીએ ઉદાહરણ તરીકે આ 2 પોઇન્ટઓ વચ્ચેના હોરીજનટલ અંતર 15 યુનિટ હોવાનું માનવામાં આવે છે પછી આપણે 15 ક્લિક કરીએ એક એન્ગ્લથી બીજા એન્ગ્લ સુધી હોરીજનટલ અંતર 15 માનવામાં આવે છે એ જ રીતે વર્ટિકલ પણ આપણે તેને પેરેલલ કરી શકીએ છીએ સમાન પેરેલલોગ્રામમાં આપણે 2 એન્ગ્લ પોઇન્ટનો ઉપયોગ કરવા માંગીએ છીએ પ્રથમ પોઇન્ટ બીજો પોઇન્ટ જો આપણે પસંદ કરી રહ્યા છીએ તો તે સીધા એક લંબચોરસ બનાવે છે કારણ કે લંબચોરસ આ પેરેલલોગ્રામનો એક ભાગ છે હવે નવું ખોલવા માટે અમે સીધા જ આ શીટને બંધ કરી શકીએ છીએ અથવા અમને આ રેખાંકનો સેવ કરવું માં રસ છે તો પછી અમારે શું કરવાનું છે સ્કેચ મોડમાંથી બહાર આવો ત્યાં ટોપ પર જાઓ અહીં કંઈક નવું સેવ પ્રકારની વસ્તુઓ છે હું મારું ડ્રોઈંગ હંમેશાં સેવ કરી સાચવી શકું છું કોઈ ખાસ વસ્તુ માટે તમે ડેસ્કટપ પર કંઈક બનાવી શકો છો હંમેશાં નવું ફોલ્ડર ડ્રોઇંગ પ્રેક્ટિસમાં ડિરેક્ટરી બનાવવી વધુ યોગ્ય છે પછી ઓપન ક્લિક કરો આ તે પ્રથમ ડ્રોઇંગ છે જે આપણે ઇચ્છું છું કે હું તેને ભાગ 1 2 ડી ડ્રોઇંગની જેમ નામ આપું છું હવે ડ્રોઇંગ્સ બચાવવા માટે અહીંનો સેવ કરવું એટલા માટે છે કે સોલિડવર્ક ડ્રોઇંગ્સ બચાવવા માટે વિશિષ્ટ ફોર્મેટનો ઉપયોગ કરે છે ત્યાં પાર્ટ ઓપ્શન એસ ભાગ જેવું કંઈક છે તેનો અર્થ એ કે સોલિડવર્ક ભાગ છે અથવા તે ડ્રોઇંગનો એક ભાગ છે તમે તેને હંમેશાં વિવિધ વર્ઝન પર સાચવી શકો છો જેમ કે તમારી પાસે વિવિધ પ્રકારનાં બંધારણો છે જેપીઇજી તમે તેને સેવ કરી શકો છો અને આ રીતે પરંતુ જો તમે તેને ભાગ ડ્રોઈંગની જેમ સેવ કરવું જઇ રહ્યા છો તો ડોટ પ્રિટ અથવા ડોટ એસએલડી ભાગ પછીથી તમે ડ્રોઈંગ દોરવા માટે અને વસ્તુઓને અપડેટ કરો વધુ વિગતો ઉમેરો અથવા ડ્રોઇંગને એડિટ કરો જે અમે કરી શકીએ છીએ પ્રથમ પગલું એ છે કે તમારે હંમેશા તેને સેવ કરવું પડશે તેથી ડ્રોઈંગ હંમેશાં સેવ કરવા માં આવે છે હવે સીધા જ ક્લિક કરીને આ ડ્રોઈંગ ને બંધ કરો હવે અમે તેને ખોલવા માંગીએ છીએ નવું ખોલો પછી અમે એક નવું ક્લિક કરીએ જો આપણે જૂની ખોલીએ તો ત્યાં પાર્ટ 1 2 ડી જેવો વિકલ્પ છે જો તમે હમણાં જ તમારા માઉસને સોલિડવર્ક પર ખસેડી રહ્યાં છો તો તે સીધા જ તે ભાગનું શું છે જેનું અમે પહેલાથી કાર્ય કર્યું છે તેનું મીનીમાઈર્ઝ વર્ઝન બતાવે છે તેથી તમે તે એડિટ કરવા માંગો છો તે ક્લિક કરો તે તરત જ ડ્રોઇંગ ખોલે છે અને આ ડાઇમેંશનતમે તેને આ સ્તરે જોશો નહીં સિવાય કે જ્યાં સુધી અમે આ આખી વસ્તુને ડ્રોઇંગશીટમાં રૂપાંતરિત ન કરીએ સોલિડવર્ક શોધી આજે છે કે જ્યારે તમે તેનું કન્સટ્રક્શન કરો ત્યારે તે કયા ડાઇમેંશનદર્શાવે છે અને તે ઇન્ટર્નલ ડાઇમેંશન બતાવે છે ત્યારબાદ જ્યારે તમે તેને સાચવો ત્યાં સુધી તે સીધી ડાઇમેંશનબતાવશે નહીં સિવાય કે તમે અન્ય બિલ્ટ ઇન ફંક્શંસને રૂપાંતરિત કરો અથવા આમંત્રણ ન આપો તેથી હવે પછીના ક્લાસ માં આપણે બીજી પ્રકારની વસ્તુઓ વિશે વધુ શીખીશું જેમ કે 2D શીટ્સ પર વર્તુળો કેવી રીતે દોરવા કદાચ સ્લોટ્સ સીધા સ્લોટ જેવા તે કેવી રીતે બનાવવું ઈલીપ સ કેવી રીતે બનાવવું વિવિધ પ્રકારનાં પેન્ટાગોનલનું નિર્માણ કેવી રીતે કરવું પ્રકારની રચનાઓ અને અન્ય વસ્તુઓ જોઈશું ખુબ ખુબ આભાર